એન્જિનિયરિંગ મેથેમેટિક્સ I ના વ્યાખ્યાન માં તમારુ સ્વાગત છે અને આજે આપણે વ્યાખ્યાન નંબર 11 ડેરિવેટિવ્ઝ એન્ડ ડીફરન્સીએબિલિટી ના એક વેરિયેબલ વિશે ચર્ચા કરીશું ખરેખરમાં આપણે બીજા વ્યાખ્યાનના સેવરલ વેરિયેબલ કિસ્સામાં જઈએ તે પહેલા ડીફરન્સીએબિલિટી ના એક વેરિયેબલ ની ચર્ચા કરવી તે ખુબ અગત્યની છે તેથી સિંગલ વેરિયેબલ ના એક ફંકશન માટે ડેરિવેટિવ શું છે તેથી ચાલો yf ને સિંગલ વેરિયેબલ નું ફંકશન લઈએ અને જો આ ગુણોત્તર fxΔx fx હોય તેથી જ્યારે આપણે x મા x નો વધારો કરીએ છીએ અને તેમાંથી fx ઓછા કરીએ છીએ અને આ x ની કિંમત મળે તેને ડિવાઇડ આ જે વધારો આવ્યો છે તે કરીએ જો આ ગુણોત્તર ની લિમિટ અહીં ડીફાઈનાઈટ લીમીટ x→0 હોય તો આપણે તેને પોઇન્ટ x પાસે ફંકશન fx ના ડેરિવેટિવ ની લિમિટ કહીએ છીએ તેથી આપણી પાસે ડેરિવેટિવ ની સામાન્ય રીતે આ વ્યાખ્યા છે તેથી આ લિમિટ ને અહીં આપણે x→0 લઈએ જો આ લિમિટ અહીં અસ્તિત્વ ધરાવે છે તો આપણે તે કિંમત અને ફંકશન fx ની ડેરિવેટિવ કહીએ છીએ અને તેને સામાન્ય રીતે f આના દ્વારા અથવા ક્યારેક y અથવા dydx આ ડેરિવેટિવ ના નોટેશન માટે વપરાય છે જે અહીં આ લિમિટ નો ભાગ છે જ્યારે આપણે x માં x દ્વારા વધારો કરીએ અને x પર ફંકશન ની કિંમત દ્વારા જે તફાવત મળે છે તેને મળેલા વધારા દ્વારા ભાગવામાં આવે છે તેથી જો આ કિંમત અસ્તિત્વ ધરાવે છે તો તે ડેરિવેટિવ છે અને તેની કિંમત તે લિમિટ જેટલી જ છે અને ડેરિવેટિવ માટે આપણે અહીં જે નોટેશન વાપરીએ છીએ તે f પ્રાઇમ y પ્રાઇમ અથવા dydx છે હવે સામાન્ય રીતે ડીફરન્સીએબિલિટી અને ડિફ્રન્સિયલ શું છે તેથી આ વધારે ટર્મ્ધતિસર વ્યાખ્યા છે અને તેની પાછળનું કારણ આ છે કે આપણે તેને કેટલાક વેરિયેબલ ના કિસ્સામાં સરળતાથી વધારી શકીએ છીએ તેથી x પોઇન્ટ ઉપર ફંકશન f ને ડિફ્રન્સિએબલ ત્યારે જ કહી શકાય જ્યારે x એ x ના આર્બિટરી ઇન્ક્રીમેન્ટ માં આપેલું હોય અને y ના ઇન્ક્રીમેન્ટ ને yA Δx ϵ Δx ના સ્વરૂપમાં દર્શાવી શકાય જ્યારે આ એx ના સ્વરૂપમાં 0 તરફ જાય છે અને અહીં A નંબર એ x નો ઈન્ડિપેન્ડેન્ટ છે તેથી તે પોઇન્ટ f ને ડિફ્રન્સિએબલ ત્યારે જ કહેવાય જો આપણે તેને y નો ઇન્ક્રીમેન્ટ લખી શકીએ જ્યારે આપણે x માં x નો ઇન્ક્રીમેન્ટ આપીએ તેથી ત્યાં y ની અંદર ઇન્ક્રીમેન્ટ હશે જેને yદ્વારા દર્શાવી શકાય તેથી આપણે તેનેyAΔxϵΔx લખી શકીએ અહીં આ લિનિયર ટર્મ છે કારણકે A એ x and ϵΔx નો ઈન્ડિપેન્ડેન્ટ છે અને આ પાસે x→0 ના સ્વરૂપમાં 0 તરફ જવાનો ગુણધર્મ છે ત્યારબાદ આપણે આ ફંકશન ને ડિફ્રન્સિએબલ કહી શકીએ અને આ જમણી બાજુના ટર્મનો અર્થ એમ થાય છે કે આ A એ x વખત છે તેથી આ જમણી બાજુ નું ટર્મ AΔx છે આને ડિફ્રન્સિયલ અથવા y નું કુલ ડિફ્રન્સિયલ કહેવાય છે અને આ સામાન્ય રીતે dy ના નોટેશન દ્વારા દર્શાવાય છે તે માટે આપણી પાસે શું છે કે dy એ ડિફ્રન્સિયલ માટેનો બીજો નોટેશન છે તેથી આ y ના સમીકરણ માં જેટલા લિનિયર ટર્મ છે તેમાં dy ને AΔx દ્વારા દર્શાવાય છે તેથી છે આ yકે ઇન્ક્રિમેન્ટ હતો તેથી આy એ f તરીકે છે કારણકે ફંકશન yf છે તેથી yfxΔx fx તેથી જો આ ઇન્ક્રીમેન્ટ અહીં y છે તો આપણે તેને આ સ્વરૂપમાં લખી શકીએ તેથી લિનિયર ટર્મ A એ x માટે x વખત ઇન્ડિપેન્ડન્ટ છે અને તેમાં ϵ Δx ને ઉમેરવાના છે ત્યારબાદ આપણે તે ફંકશન ને ડિફ્રન્સિએબલ કહી શકીએ અને આ એ ખૂબ મહત્વનો છે તેx તરીકે 0 સુધી જાય છે અને A એ x માટે ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ તેથી જો આપણે તે કરી શકીએ તો આપણે તે ફંકશન ને ડિફ્રન્સિએબલ કહી શકીએ અને હવે બીજી સ્લાઇડ માં આપણે ડીફરન્સીએબિલિટી ની વ્યાખ્યા જોઈશું આપણી પાસે શું છે જેથી આપણે આ y ને AΔxϵΔx ના ટર્મ તરીકે દર્શાવી શકીએ અને જેથી કરીને ડેરિવેટિવ ની પહેલા ની વ્યાખ્યા સાથે સમકક્ષ થાય તો ચાલો આપણે બીજી સ્લાઇડ પર જઈએ તેથી અહીં ડીફરન્સીએબિલિટી અને ડેરિવેટિવ વચ્ચે શું સંબંધ છે અથવા સામાન્યરીતે તેઓ સમાન છે માટે અહીં આપણે શું અવલોકન કરવાનું છે તેથી પોઇન્ટ xપાસે ફંકશન yf એ ડિફ્રન્સિએબલ છે તે પરિસ્થિતિ માટે જરૂરિયાત એ છે કે આ પોઇન્ટ પાસે ફાઈનાઈટ ડેરિવેટિવ ધરાવે છે તેથી તે લખવુ નહીં પૂરતું અને જરૂરિયાત છે તેનો અર્થ એ છે કે ફંકશન ડિફ્રન્સિએબલ છે આપણે ડીફરન્સીએબિલિટી ની વ્યાખ્યા પહેલેથી જ આપી દીધી છે તેથી જો ફંકશન ડિફ્રન્સિએબલ છે તો તે પોઇન્ટ પાસે તેની પાસે ડેરિવેટિવ હશે અથવા તેની પાસે તે પોઇન્ટ પાસે ડેરિવેટિવ હશે તો તે ફંકશન તે પોઇન્ટ પાસે ડિફ્રન્સિએબલ હોવું જોઈએ તેથી નિષ્કર્ષ એ છે કે બંને વ્યાખ્યાઓ જે આપણે પહેલા આપી છે જે ડેરિવેટિવ અને ડીફરન્સીએબિલિટી છે તેઓ મૂળભૂત રીતે એક વેરિયેબલ ના કિસ્સામાં સમાન છે તેથી હવે આપણે આપેલા પોઇન્ટ પાસે ડેરિવેટિવ નું અસ્તિત્વ સૂચિત કરવા માટે ડીફરન્સીએબિલિટી જોશું તેથી માની લો કે ફંકશન yએ f ડિફ્રન્સિએબલ બરાબર છે તેથી આપણે ધારીએ કે તે ફંકશન ડિફ્રન્સિએબલ છે અને આ વ્યાખ્યા દ્વારા શું સૂચિત કરી શકાય તે છે કે આપણે y ને y ના ઇન્ક્રીમેન્ટ ની અંદર દર્શાવી શકાય જ્યારે x ની અંદર ઇન્ક્રીમેન્ટ x દ્વારા આપેલું હોય તેથી આપણે આ y ને AΔxϵΔx તરીકે લખી શકીએ તો આ ફંકશન ડિફ્રન્સિએબલ છે તેથી આપણે તે ધાર્યું છે કે ફંકશન એ ડિફ્રન્સિએબલ છે તેનો અર્થ એ છે કે આપણે y ના બરાબર AΔxϵΔx લખી શકીએ અને હવે આપણે લિમિટ લઈશું તેથી આપણે તે લિમિટ લઈએ તે પહેલા આપણે તેને x દ્વારા ભાગી શકીએ તેથી તે yΔx બરાબર Aϵ ની જેમ બનશે તેથી Aϵ અને હવે આપણે લિમિટ તરીકેx→0 લઈશું તેથી અહીં આ લિમિટ દ્વારા તે yΔx બનશે તેથી આ લિમિટ બરાબર અહીં A થશે x થશે નહીં અને A પણ x નો ઈન્ડિપેન્ડેન્ટ છે ડીફરન્સીએબિલિટી ની વ્યાખ્યા પ્રમાણે તેમાં નો ઉમેરો થશે અને લિમિટ x 0 તરફ જશે અને આપણે જાણીએ છીએ કે આ ની પાસે એવો ગુણધર્મ છે કે તે x→0 તરીકે 0 તરફ જશે તેથી આ કિસ્સામાં હવે આપણને x→0⁡ΔyΔx મળશે તેથી f એ ડેરિવેટિવ ની અંદર અચળ છે જે આપણે જોયું છે તેથી આ ટર્મ નહીં બીજું કંઈ નહીં પરંતુ fxΔx fΔx છે તેથી અહીં x→0fxΔx fΔx છે તેથી આ ટર્મ અહીં ડેરિવેટિવ બનશે કે જેની આપણે અગાઉની સ્લાઈડ માં ચર્ચા કરી છે તેથી તેનો અર્થ હું આને ભૂંસી નાખું બરાબર તેથી આપણને અહીં મળશે કે fx A કારણકે આ 0 તરફ જશે તેથી આપણે શું અવલોકન કરવાનું છે કે ડેરિવેટિવ f કરતા ફંકશન ડિફ્રન્સિએબલ છે જ્યારે આપણે લિમિટ લઈએ છીએ આ ડેરિવેટિવ અહીં છે તેથી ડેરિવેટિવ એ બીજું કંઈ નહીં પરંતુ આ A છે કે જેને અહીં A ના લે નિયર ટર્મ તરીકે લખેલ છે જે x થી મુક્ત છે તેથી આ A એ બીજું કંઈ નહીં પરંતુ f ડેરિવેટિવ છે તેથી આપણે શું જોયું કે જો ફંકશન ડિફ્રન્સિએબલ હોય તો ડેરિવેટિવ અસ્તિત્વ ધરાવે છે અને ડેરિવેટિવ બરાબર A થાય છે જે આ y ના ટર્મ માં આપેલ છે તેથી જો f એ ડિફ્રન્સિએબલ છે તો f અસ્તિત્વ ધરાવે છે અને ડીફાઈનાઈટ કિંમત A ધરાવે છે આગળ આપણે જોઇશું કે જો ડેરિવેટિવ અસ્તિત્વ ધરાવતા હોય તો તે ફંકશન ડીફરન્સીએબલ છે તેમ સૂચવે છે તેથી આપણે ધારીએ કેfx પાસે ડીફાઈનાઈટ કિંમત A છે તેનો અર્થ એ છે કે આ f અસ્તિત્વ ધરાવે છે અથવા ફંકશન ડેરિવેટિવ અસ્તિત્વ ધરાવે છે તેથી આ કિસ્સામાં આપણી પાસે અહીં આ આપેલું છે કે fxΔx fx ડિવાઇડ x પાસે લિમિટ છે જે A ના બરાબર જેટલી છે કારણકે આપણે ધાર્યું છે કે ડેરિવેટિવ્ઝ અસ્તિત્વ ધરાવે છે તેથી તેનો અર્થ એ છે કે આ લિમિટ અસ્તિત્વ ધરાવે છે જેની કિંમત A બરાબર છે આ તે છે જે આપણે ધાર્યું છે અને હવે આ લિમિટ A બરાબર છે તો આપણે તે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ અથવા હું તમને અહીં સમજાવું છું તેથી ઉદાહરણ તરીકે x→0 એ કોઈ ફંકશન બરાબર ચાલો કહીએ કે L આપેલ છે તો આપણે તેમાંથી શું લખી શકીએ કે આ fx L વ્યાખ્યાયિત કરી શકીએ આ ની પાસે રહેલા તફાવત પોઇન્ટ x ની બરાબર ઉદાહરણ તરીકે કંઈક છે તેથી પાસે એ ગુણધર્મ છે જ્યારે x→0 આપેલ હોય છે ત્યારે એ 0 તરફ જાય છે તેથી જો આપણે તે લિમિટ અહીં લઈએ તો અને લિમિટ x→0 એ આ લિમિટ x→0 અને fx L બરાબર થશે તેથી જ્યારે લિમિટ fx L હોય ત્યારે તે 0 તરફ જશે તેથી આપણે આ ટર્મને અહીં માટે fx L તરીકે લખીએ છીએ તો આ ની પાસે તે ગુણધર્મ છે કે તે x→0 તરીકે 0 તરફ જશે તેથી અહી આપણી પાસે સમાન પરિસ્થિતિ છે આ લિમિટ x→0 એ A તરીકે આપેલા ટર્મનો એક ભાગ છે તેથી આપણે શું લખી શકીએ કે તેનું પરિણામ fxΔx fxΔx છે આપણે તેને Aϵ તરીકે લખી શકીએ તેથી આ લિમિટ ની કિંમત જે ત્યાં L હતી તેથી Aϵ અને આ ની પાસે તે ગુણધર્મ છે કે x→0 તરીકે ϵ→0 તેથી આ વિચાર આપણને પછીથી ઘણા વ્યાખ્યાનમાં ઉપયોગી થશે તેથી આ લિમિટ ની સાથે આપણે આ નો પરિચય કરવાનો છે કે જેની પાસે x→0 તરીકે 0 તરફ જવાનો ગુણધર્મ છે કારણ કે આ લિમિટ એ બીજું કંઈ નહીં પરંતુ A નો ભાગ છે તેથી એ x→0 તરીકે 0 બનવો જોઇએ તેથી આ કિસ્સામાં હવે આપણે આને fxΔx fx તરીકે ફરીથી લખી શકીએ છીએ અને આ x ને આપણે જમણી બાજુ લઈ શકીએ છીએ તેથી આપણને AΔxϵΔx મળશે અને ની પાસે તે ગુણધર્મ છે કે તે x→0 તરીકે 0 તરફ જશે અને હવે આ તે સૂચવે છે કારણકે આપણને આ ટર્મ અહીં મળેલ છે આ તફાવત અથવા આપણે તેને y તરીકે લખી શકીએ છીએ તેથી y ને આપણે AΔxϵΔx તરીકે લખી શકીએ છીએ અને આ A એ x નો ઇન્ડિપેન્ડન્ટ છે કારણકે અહીં A ની મર્યાદિત પરિસ્થિતિ છે તેથી A એ x થી મુક્ત હતો અને હવે આપણને આ f ડિફ્રન્સિએબલ તરીકે મળ્યો છે કારણ કે તે ડીફરન્સીએબિલિટી ની વ્યાખ્યા છે તેથી આ સૂચિત કરે છે કે f એ ડિફ્રન્સિએબલ છે તેથી હવે આપણે શું શીખ્યા કે ફંકશન નું ડિફ્રન્સિઅલ જે આપણને તરીકે પરિચિત કરાવે છે જે AΔxઆ ટર્મ છે તેથી આ ફંકશન નું ડિફ્રન્સિઅલ એ તેના ડેરિવેટિવ ની પ્રોડક્ટ છે કારણકે A એ બીજું કંઈ નહીં પરંતુ f નો ડેરિવેટિવ છે અને xએ આર્બિટરી ઇન્ક્રીમેન્ટ છે તેથી આ ટર્મ અહી dy છે તેથી dy જેને ડિફ્રન્સિઅલ કહીએ છીએ તે બીજું કાંઇ નહીં પરંતુ તેના ડેરિવેટિવ ની પ્રોડક્ટ છે અને ઈન્ડિપેન્ડેન્ટ વેરિયેબલ x નુ ઇન્ક્રીમેન્ટ છે અથવા આપણે તેને લખી શકીએ છીએ કે dy એ બીજું કંઈ નહીં પરંતુ fxΔx છે બીજુ વધુ આપણે શું શીખ્યા તે છે કે જ્યારે આપણે ફંકશન ના એક વેરિયેબલ વિશે વાત કરતા હોઈએ ત્યારે ડેરિવેટિવ હોવું અથવા ડીફરન્સીએબિલિટી હોવી તે મૂળભૂત રીતે સમાન વિચાર છે તેથી ડિફ્રન્સિઅલ ના જીઓમેટ્રિકલ ઇન્ટરપ્રટેશન તરફ આગળ વધીએ તેથી આપણે ડિફ્રન્સિઅલ વિશે વાત કરીશું તેથી અહીં આપણો જીઓમેટ્રિ માં શું અર્થ છે તેથી આપણે પહેલેથી જ જેનો પરિચય આપ્યો છે તે છે y જ્યારે ફંકશન ડિફ્રન્સિએબલ હોય છે ત્યારે y ને AΔxϵΔxતરીકે લખી શકાય અને આપણે તે પણ જોયું હતું આપણે આ લિમિટ લઈએ તો આપણને મળશે કે A એ બીજું કંઈ નહીં પરંતુ fx છે તેનું પણ આપણે અવલોકન કર્યું છે અને આનો આપણે પરિચય આપ્યો છે કે ડિફ્રન્સિઅલ y એ બીજું કંઈ નહીં પરંતુ A dx છે અથવા A એ બીજું કંઈ નહીં પરંતુ f છે તેથી fdx છે હવે આપણે તો શું કે આ ઇન્ક્રીમેન્ટ નો અર્થ શું થાય છે અને જીઓમેટ્રિ ના સ્વરૂપમાં ડિફ્રન્સિઅલ નો અર્થ શું થાય છે તેથી ચાલો આપણે ધારીએ કે આપણી પાસે ફંકશન y છે તેથી આ x અક્ષિસ છે અને આ તમારી y અક્ષિસ છે તેથી આપણી પાસે આ વક્ર છે yf અથવા એક વેરિયેબલ નું ફંકશન છે અને ચાલો અહીં પોઇન્ટ x લઈએ તેથી આ વક્ર ઉપર કિંમત હશે તેથી અહીં પોઇન્ટ xઅને f તેથી અહીં આ ઊંચાઈ પર કિંમત fછે તેથી આ પોઇન્ટ x અને f નો ગુણાકાર છે અને ત્યારબાદ આપણે x ની અંદર x દ્વારા ઇન્ક્રીમેન્ટ કરશું તેથી આપણી પાસે અહીં બીજો પોઇન્ટ xΔx છે અને આપણે ફંકશન ની કિંમત f xΔx લઈશું તેથી આ x કોર્ડીનેટ અને y કોર્ડીનેટ નાં કારણે આ પોઇન્ટ xΔx બનશે તેથી આ પોઇન્ટ fxΔx આગળ ફંકશન ની કિંમત છે હવે આપણે અહીં ટેંજેન્ટ દોરશું કારણકે આપણે ડેરિવેટિવ્ઝ વિશે વાત કરી રહ્યા છીએ તેથી તે ચિત્ર માં આવશે તેથી આપણે પોઇન્ટ x આગળ ટેંજેન્ટ દોરશું જેને ત્રુટક રેખા દ્વારા દર્શાવાય છે અને ત્યારબાદ આ સ્વાભાવિક રીતે x નો ઇન્ક્રીમેન્ટ આપણે x ની અંદર આપેલ છે તેથી આ x અથવા dx નું ટર્મ છે આપણે આ પોઈન્ટ પર આવશું આપણે શા માટે આ dx લખેલું છે અને ત્યારબાદ આ y ની અંદર ઇન્ક્રીમેન્ટ કરેલ છે તેથી જ્યારે આપણે ની અંદર x દ્વારા ઇન્ક્રીમેન્ટ કરેલ છે તો આ બદલાવ yની અંદર થશે તેથી yની અંદર બદલાવ છે કારણ કે આની પહેલા y એ આ હતો અને હવે y એ આ પોઇન્ટ આગળ આ છે તેથી હવે અહીં તફાવત y છે અથવા y ની અંદર ઇન્ક્રીમેન્ટ આ એક છે અને આ dy શું છે dy એ અહીં પહેલો ડેરિવેટિવ f અને dx છે તેથી જો આ ડેરિવેટિવ્ઝ છે તો f એ બીજું કંઈ નહીં પરંતુ આ એન્ગલનો ટેંજેન્ટ છે તેથી અહી થી અહીં સુધીનું અંતર તે બીજું કંઈ થશે નહીં પરંતુ f નો આx સાથે નો ગુણાકાર થશે કારણ કે આ ત્રિકોણ ની અંદર તમે જોઈ શકો છો કે એન્ગલનો ટેંજેન્ટ એ પોઇન્ટ x પાસે f છે અને તેના બરાબર આ અંતર થશે જેને આપણે dy તરીકે ઓળખીએ છીએ અને તે x બરાબર થશે તેથી આ dy એ બીજું કંઈ નહીં પરંતુ xf x થશે અથવા તો આ અંતર અહીં fΔx થશે તેથી આ અંતર fΔxને આપણે dy તરીકે ઓળખીએ છીએ તેથી હું આને ભૂંસી નાખું તેથી આ dy એ આપણી વ્યાખ્યામાં છે હવે કોઈ પણ તે જોઈ શકે છે કે આ y હતો કે જે y ના ફંકશન ની અંદર ઇન્ક્રીમેન્ટ થયો છે જ્યારે આપણે x ની અંદર x દ્વારા ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ અને આ dy એ y નું આપણી વ્યાખ્યામાં ડિફ્રન્સિઅલ છે તેથી આપણે અહીં શું અવલોકન કરવાનું છે કે આ x અને y ફંકશન માં બદલાવ છે જ્યારે આપણે x ને x દ્વારા બદલાવ કર્યો ત્યારે ત્યાં ફંક્શન માં y નો બદલાવ થયો અને આ dy એ ટેંજેન્ટ ની અંદર બદલાવ હતો તેથી જ્યારે આપણે x ની અંદર x દ્વારા ઇન્ક્રીમેન્ટ કર્યું આ બદલાવ ટેંજેન્ટ સાથેનો છે અને આ ફંક્શન માં પોતાની જાતે જ બદલાવ છે તેથી આપણે તેની પણ નોંધ લીધી છે કે અહીં dy અને dx એ ટેંજેન્ટ રેખા સાથેનો બદલાવ માપે છે તેથી આ અહીં ટેંજેન્ટ રેખા સાથે છે આપણે અહીં x દ્વારા બદલાવ કર્યો છે અથવા આપણે તેને dx કહી શકીએ છીએ બંને સરખા જ છે અને અહીં આ ટેંજેન્ટ રેખા માં બદલાવ dy સાથે છે તેથી અહી આ dx અને dy એ નોટેશન છે બીજી બાજુ y અને x એ ફંકશન f માટે બદલાવને માપે છે તેથી અહી આપણે x નો વધારો કરીએ છીએ ત્યારબાદ ત્યાં ફંકશન y ની અંદર y નો ઇન્ક્રીમેન્ટ થયો હતો તેથી તેને આપણે y તરીકે દર્શાવ્યો હતો અને આ x અને અથવા dx આ બધા સમાન છે કારણ કે xની અંદર બદલાવને આપણે x અથવા y દ્વારા દર્શાવીએ બંને સમાન જ છે પરંતુ આ yઅક્ષિસ સાથે ફંકશન ની અંદર બદલાવ છે અને આ ફંકશન ના ટેંજેન્ટ રેખા સાથે બદલાવ છે તેથી ત્યાં આ તફાવત છે અથવા સુત્ર માંથી આપણે તે જોઈ શકીએ છીએ કારણ કે આપણી પાસે આ વ્યાખ્યા છે કે dyf dx અને જો આપણે y બરાબર x ને મૂકીએ તો y x થશે તેથી y x અને ત્યારબાદ ડેરિવેટિવ 1 ગુણ્યા dx અથવા x થશે કારણકે તેને મૂળ લિનિયર ટર્મ તરીકે લીધું હતું કેજે x એ A વખત હતું તેથી મૂળ રીતે આ f Δx તરીકે વ્યાખ્યાયિત થયું હતું તેથી dx એ ફક્ત x બનશે અથવા આપણે આ નોંધ દ્વારા તેને સમજશું કે dy અને dx ને ટેંજેન્ટ રેખા સાથે બદલાવ માપવા આપણે આ નોટેશન લઈશું તેથી આપણી પાસે dxઅને આપણી પાસે dyઅને ત્યારબાદ આપણી પાસે ફરીથી xછે અને ત્યારબાદ આપણી પાસે અહીં yછે તેથી હવે આપણી પાસે ડિફરન્સીએબીલીટી માટે જીયોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન છે ફરીથી આપણે તેમ છતા તે વ્યાખ્યાને ફરીથી લખીએ છીએ તેથી જો તે લિનિયર ફંકશન દ્વારા આ પોઇન્ટ પાસે આશરે બની રહે તો ફંકશન yf ને પોઇન્ટ x0 y0 આગળ ડિફ્રન્સિએબલ કહેવામાં આવે છે તેથી આ બીજુ ડિફરન્સીએબીલીટી નું ઇન્ટરપ્રિટેશન છે આપણે તેને પહેલાં જ લિનિયર ટર્મના સ્વરૂપમાં અને ત્યારબાદ ϵΔx તરીકે લખ્યું હતું તેથી અહી પણ આપણી પાસે બીજું ઇન્ટરપ્રિટેશન છે જેમાં જો તે લિનિયર ફંકશન દ્વારા આ પોઇન્ટ પાસે આશરે બની રહે તો ફંકશન ને ડિફ્રન્સિએબલ કહેવામાં આવે છે તેથી જો તે લિનિયર ફંકશન દ્વારા આ પોઇન્ટ x0 y0 પાસે આશરે બની રહે તો ગાણિતિક રીતે તેનો અર્થ f થાય છે તેથી આ fAϵx x0 અહીં લિનિયર ફંકશન છે તેથી આપણી પાસે પહેલા જે વ્યાખ્યા હતી આ તેને સમાન છે તેથી જો આપણે આ f ને ડાબી બાજુ લાવીએ તો તે y જેવું બને છે અને અહીં આપણી પાસે x અને Aϵ છે અને x એ x ની અંદર બદલાવ છે પરંતુ અહીં આપણે તે વિશે વાત કરી રહ્યા છીએ કે જો આપણે આ f ને x0 y0 પોઇન્ટ પાસે રજુ કરી શકીએ છીએ તેથી તેનો અર્થ શું થાય છે આ લિનિયર ફંકશન છે અને વધુમાં આપણી પાસે અને આ x x0 છે નોંધ લેશો કે આ ϵ→0 x એ x→x0 તરીકે છે તેથી આ ટર્મ થોડું નાનું છે કારણકે તે પણ 0 તરફ જાય છે અને આ પણ 0 તરફ જાય છે તેથી આપણી પાસે કોઈક રીતે x ના ટર્મ ના રૂપમાં દ્વિઘાત સમીકરણ છે જેનો તફાવત x x0 છે અને આપણી પાસે x x0 ના રૂપમાં લિનિયર ટર્મ છે તેથી તેનો અર્થ આ ફંકશન આપણે ઓછામાં ઓછા આ પોઇન્ટ x0 ની નજીકમાં આ લિનિયર ફંકશન દ્વારા અંદાજીત કરી શકીએ છીએ તેથી આ x નું લિનિયર ફંકશન છે અને વક્ર ના ટેંજેન્ટ નું સૂત્ર એ બીજું કંઈ નહીં પરંતુ આ પોઇન્ટ x0 આગળ ટેંજેન્ટ નું સૂત્ર yનું ફંકશન અથવા વક્ર yfx બરાબર છે તેથી ફરીથી આ xઅક્ષિસ છે y અક્ષિસ અહીં છે અને ત્યારબાદ આપણી પાસે થોડા વક્રો yfx છે અને આ x0 પોઇન્ટ પાસે આ x0 f પોઇન્ટ છે જો તમે ત્યાં ટેંજેન્ટ દોરો છો તો આપણે શું કહેવા માંગીએ છીએ કે જો ફંકશન ડિફ્રન્સિએબલ છે તો આપણે લિનિયર ફંક્શન થી આપણે તેનો પાસે અંદાજ કરી શકીએ અને આ લિનિયર અંદાજ ની ચોકસાઈ આપણે x ક્યાં લઈએ છીએ તેના પર આધાર રાખે છે ઉદાહરણ તરીકે x એ તે પોઇન્ટ છે જે સારી રીતે અંદાજિત કરેલ છે અને તે x0 થી દૂર નો પોઇન્ટ છે તો આપણે તેને સારી રીતે અંદાજિત કરી શકીએ નહિ તેથી આ પોઇન્ટ થી ઓછમાં ઓછું નજીક જો આપણે લિનિયર ફંક્શન દ્વારા અંદાજ કરી શકીએ તો આપણે તે ફંક્શન ને ડિફ્રન્સિએબલ અથવા ઈકવિવેલન્ટલી અથવા મેથેમેટિકલી કહી શકીએ છીએ જો આપણે આ f ને લિનિયર ફંક્સન ના રૂપ માં લખી શકીએ અને તેમાં એપ્સિલોન ઉમેરીએ અને આ x x0 નો તફાવત અને આ ϵ→0 લખી શકીએ તેથી આ તફાવત ના રૂપ માં આ લિનિયર ટર્મ નથી અહીં આ નોન લિનિયર ટર્મ છે તેથી આપણી પાસે આ લિનિયર ટર્મ છે અને વત્તા આ નોન લિનિયર ટર્મ છે અને આ ટેંજેન્ટ નું સૂત્ર છે જે આપણે આ કિસ્સામાં લખેલું છે હવે ડીફરન્સીએબિલિટી ની ચકાસણી છે આપણે શું શીખ્યા તેથી આપણી પાસે સામાન્ય રીતે ત્રણ ખ્યાલ છે એક છે કે આ ડેરિવેટિવ નું અસ્તિત્વ કે જે આ મૂલ્યાંકન નો એક ભાગ છે અને લિમિટ લઈએ છીએ તેથી જો જો આ લિમિટ અસ્તિત્વ ધરાવે છે તો આપણે તે કહી શકીએ છીએ કે ફંક્શન પાસે ડેરિવેટિવ છે અથવા ફંક્શન ડિફરન્સીએબલ છે કારણ કે તે ફંક્શન ના ડીફરન્સીએબિલિટી બરાબર છે અને આપણે તેને f અથવા dy dx અથવા y દ્વારા દર્શાવી શકીએ છીએ બીજો ખ્યાલ એ છે કે આપણે જોયું છે કે ydyϵΔx આપણે આ સમીકરેણ ને dy અને ϵΔx અને dyAΔx ના રૂપમાં લખી શકીએ છીએ આ ઇન્ક્રીમેન્ટ અને આ ટર્મને ડિફરન્સીઅલ ટર્મ કહેવાય છે તેથી આ ડીફરન્સીએબિલિટી ચકાસવાનો બીજો રસ્તો છે કે આપણે આ yને આ સ્વરૂપ માં લખી શકીએ છીએ ત્રીજો ખ્યાલ એ છે કે તે ખુદ ટર્મ માંથી બાદ કરવામાં આવે છે તેથી y અને આ dy ને ડાબી બાજુ લઈએ અને તેને x વડે ભાગીએ અને ત્યારબાદ લિમિટ લઈએ કેમ કે આ એપ્સિલોન x તરીકે 0 તરફ જાય છે તેથી આ સમીકરણ 0 બનવું જોઈએ તેથી આપણે ડીફરન્સીએબિલિટી ને ચકાસવા માટે આ ભાગ ને 0 બનવું પડશે અથવા આપણે આનો ઉપયોગ કરી શકીએ અથવા આપણે આ ડેરિવેટિવ નો ઉપયોગ કરી શકીએ છીએ આપણી પાસે ત્રણ ખ્યાલ છે તેથી આપણે ઉદાહરણ નંબર 1 જોઈશું કે ફંક્શન fx2એ ડિફરન્સીએબલ છે તે ખુબજ સરળ છે તેથી આપણી પાસે yx2અને ત્યારબાદ આ y છે તેનો અર્થ એ છે કે fxΔx fxઆ બરાબર થશે તેથી અહીં fxΔx તેનો અર્થ એ છે કે xΔx2 fx તેથી xΔx x2 ને હું વિસ્તૃત કરું તો તમને મળશે કે x2Δx22xΔx x2 તેથી આ ટર્મ રદ થશે અને આપણને 2xΔx અને x2 મળશે તેથી આપણને અહીં ચોક્કસપણે 2xΔxઅને તેને ગુણ્યાં x મળશે તેથી આપણી પાસે AΔx અને ϵΔx આ સ્વરૂપ છે તેથી અહીં આ સ્વાભાવિક રીતેx→0તરીકે 0 તરફ જશે અને અહીં આ ટર્મ 2x એ A છે x એ આપેલ છે તેથી આપણી પાસે તે માળખું છે જે આપણે ડીફરન્સીએબિલિટી માટે વાપરતા હતા તેનો અર્થ એ છે કે આ ફંક્શન ડિફરન્સીએબલ છે અને ડેરિવેટિવ ની કિંમત કે જે આ Aનું ટર્મ x પાસે છે અને આ લિનિયર ભાગ f અને આ છે તેથી આ સૂચિત કરે છે કે ફંક્શન ડિફરન્સીએબલ છે અને તેનો ડેરિવેટિવ 2x છે વૈકલ્પિક રીતે આપણે તે બતાવી શકીએ કે આ ભાગ અહીં x→0fxΔx fΔxછે તેથી અહીં ફરીથી fxΔx fx એ પહેલેથી જ ત્યાં આપેલું છે તેથી આપણી પાસે 2xΔxΔx2 નું ટર્મ ત્યાં છે અને તેને ડિવાઇડ x અને ત્યારબાદ આપણે લિમિટ તરીકે x→0 લઈશું તેથી અહીં આપણી પાસે 2 x નું ટર્મ છે અને તેને વત્તા x ટર્મ છે અને ત્યારબાદ આપણે આ લિમિટ ને x→0 તરીકે લઈશું તેથી આ 0 તરફ જશે અને આપણને ફક્ત 2 x મળશે તેથી આપણે તે બતાવવાનું છે કે આ લિમિટ x ની કોઈપણ કિંમત માટે અસ્તિત્વ ધરાવે છે તેથી આખા ક્ષેત્રમાં ફંક્શન ડિફરન્સીએબલ છે અથવા આપણે તે પણ બતાવી શકીએ છીએ કે અહીં આ ગુણોત્તર છે તેથી જયારે આપણે y dy લઈએ તેથી આ y dy થશે તેથી આપણે આ x2 લઈશું અને જયારે આપણે તેને x દ્વારા ભાગીએ તેથી આપણી પાસે ફક્ત x હશે અને આ લિમિટ x→0 લેતા તે 0 તરફ જશે તેથી તે ડીફરન્સીએબિલિટી દર્શાવવાનો ત્રીજો ખ્યાલ છે y ને આ માળખામાં વ્યક્ત કરીને અથવા વૈકલ્પિક રીતે આ ભાગ ને અહીં લઈને કરી શકીએ અને જો આ અસ્તિત્વમાં છે અથવા આ એક છે તેથી અહીં આ ઉદાહરણ તે બતાવે છે કે yx2 અને આપણે શોધ્યું કે x2 પર y અને y જયારે x1Δx0 01 તેથી અહીં આ પોઇન્ટ x2 અને આ ઇન્ક્રીમેન્ટ છે તેથી આપણી પાસે yfxΔx f અને dyfxdx છે તેથી જો તમે આ કોષ્ટક બનાવો છો તેથી ઉદાહરણ તરીકે આ કિંમત y Δy એ f નું આપણે અહીં મૂલ્યાંકન કરી શકીએ છીએ x એ 2Δx છે આપણે તેને 1 તરીકે લઈએ તેથી 1 f થશે તેથી અહીં આ f અનેx x2 છે તેથી 9 અને f થશે તેથી x2 એ 4 બનશે તેથી આ કિંમત 5 છે અને તેથી અહીં તે 5 છે અને હવે dy છે તેથી સરળ રીતે અહીંથી f એ 2 x છે તેથી 2 x ગુણ્યાં dx અથવા dx એ x સમાન જ છે તેથી અહીં 2 અને આ 2 x છે તેથી તે 4 બનશે અને dx એ 1 બનશે તેથી આપણને 4 મળશે તે જ રીતે જ્યારે x લઈએ છીએ ત્યારે આપણને આ 0 41 મળે છે અને dy 0 40 બની જાય છે અને જયારે આપણે આ નાનો x લઈએ છીએ ત્યારે આપણને 0 0401 તરીકે y મળે છે અને અહીં આપણને 0 0400 મળે છે તેથી આ કિસ્સામાં આપણે શું અવલોકન કર્યું છે કે જયારે x મોટો હોય છે ત્યારે દેખીતી રીતે આ બે y અને dy સમાન હોતા નથી તેથી આ બે વચ્ચે નો તફાવત મોટો છે તે અંદાજ લગાવી શકાતો નથી કે આ dy એ y ની અંદર કુલ બદલાવ છે પરંતુ જયારે આ x નાનો હોય છે ત્યારે તે હોતો નથી તેથી જયારે તમે નાનો બદલાવ કરો છો ત્યારે આ dy એ y ના ટર્મ ને સારી રીતે અંદાજિત કરી શકે છે અને તેનો અર્થ એ હતો કે આપણે ઓછામાં ઓછા પોઇન્ટ ની પાસે લિનિયર ટર્મ દ્વારા અંદાજિત કરી શકીએ છીએ આપણે આ ડીફરન્સીએબિલિટી ના ફંક્શન fx13x 12 ને x1 પર પણ ચકાસી શકીએ છીએ તેથી આ y ને આપણે આ તફાવત તરીકે લઈએ કારણ કે x1 છે તેથીf1Δx f1 તેથી 1Δx અહીં આપણે તેને રજુ કરીશું તેથી તે 1 વત્તા બનશે અને આ x2 બનશે અને ઘનમૂળમાં f એ 1 બનશે તેથી આપણને ફક્ત 3Δx2 મળશે અને હવે હવે આપણે તે ચકાસવાનું છે કે A નંબર શોધવો એ શક્ય છે કે નહિ જેથી આ ભાગ જેના વિશે આપણે વાત કરી રહ્યા હતા તે જો આપણને તે બહુ મળે છે અને લિમિટ 0 છે ત્યારે આપણે તે ફંકશન ન ને ડિફરન્સીએબલ કહીશું તેથી આપણે તે તાપસ કરીશું કે આપણને આ A મળે છે કે નહિ તેથી અહીં આ dy એ AΔxΔxછે જો આ ભાગ 0 હોય તો આપણે તે ફંક્શન ને ડિફરન્સીએબલ કહી શકીએ અને જો આપણે આ ને શોધી શક્યા નહિ તો આપણે તે ફંક્શન ને ડિફરન્સીએબલ કહેશું નહીં તેથી આપણે અહીં આ y AΔxΔx ભાગ ને અહીં લઈશું તેથી આપણે તેને x વડે ભાગશું તેથી આપણને A મળશે તેથી તમારી પાસે yΔx છે આyΔxશું છે તેથી yએ અહીં x213 છે અને જયારે આપણે તેને x વડે ભાગીએ ત્યારે તેની ઘાત 23 થશે અને તે બાદબાકી ના રૂપમાં થશે તેથી હું આની ગણતરી કરું છું આ ટર્મ yΔx અહીં છે yએ x23 હતું અને ત્યારબાદ આપણી પાસે અહીં x છે તેથી તે x23 1 બનશે તેથી x 13 A હવે આપણે શું આવલોકન કરવાનું છે કે આ ફંક્શન એ ∞ની નજીક આવેલ છે જયારે xએ જમણી બાજુ થી 0 ની નજીક આવેલ છે ઉદાહરણ તરીકે જયારે x એ હકારાત્મક અથવા આ ની નજીક છે જયારે આ x એ ડાબી બાજુ થી નજીક છે ત્યારે xએ નકારાત્મક છે અને 0 ની નજીક છે તેથી આ કિસ્સામાં આ લિમિટ A અથવા કોઈ પણ લઈએ તો તે બનશે જયારે x એ જમણી બાજુથી નજીક છે ત્યારે xએ ડાબી બાજુથી નજીક છે તો તે નંબર A ને અનુલક્ષીને બનશે તેથી તેનો અર્થ એ છે કે આપણે આ ચલ ને મેળવી શકતા નથી તેથી આ ભાગ પાસે ફાઇનાઇટ લિમિટ છે માફ કરજો ડીફરન્સીએબિલિટી માટે તે લિમિટ 0 હોવી જોઈએ તેથી આપણી પાસે A જેવા કોઈ ફાઇનાઇટ નંબર નથી તેથી આ ભાગ પાસે x તરીકે 0 લિમિટ છે અને 0 સુધી પહોંચે છે તેથી હકીકતમાં આવિ કોઈ લિમિટ અસ્તિત્વ ધરાવતી નથી તેથી આ કિસ્સામાં xA એ ડિફ્રન્સિએબલ ફંક્શન નથી તેથી નિસ્કર્ષ પર આવીએ તો આપણે તે જોયું કે ફંક્શન ત્યારે ડિફ્રન્સિએબલ કહેવાય જો આપણે આ સમીકરણને AΔxϵΔx ને y તરીકે લખી શકીએ છીએ જ્યાં A એ x નું ઈન્ડિપેન્ડેન્ટ છે અને એપ્સિલોન એ x નું ફંક્શન છે જેમ કે એપ્સિલોન 0 થી x→0 તરફ જાય છે આ એક વ્યાખ્યા છે જે ની આપણે ચર્ચા કરી છે અને આ ટર્મ A x એ પોઇન્ટ x y પર Y નું કુલ ડિફરન્સીયલ કહેવામાં આવે છે અને તેને y દ્વારા દર્શાવવામાં આવે છે અને A ની કિંમત એ બીજું કઈ નહિ પરંતુ તે x પર f નું ડેરિવેટિવ છે

ફરીથી આપણે આ ફંક્શન yf ને ડિફ્રન્સિએબલ ત્યારે કહી શકીએ જયારે આ ભાગ અસ્તિત્વ ધરાવે છે જેને આપણે ડેરિવેટિવ કહીએ છીએ પરંતુ બંને વ્યાખ્યાઓ સરખી છે જે આપણે જોઈ છે અને હવે આપણે શું અનુભવી રહ્યાં છીએ કે dyનું ડિફરન્સીઅલ એ f dx બરાબર છે તે ફક્ત fમાટેનો નોટેશન નહિ પણ બે ડિફરન્સીઅલ નો ગુણોત્તર છે કારણ કે dy એ f dxના અર્થ માં બનવે છે તેથી dy અને dx ને અલગ લખતા તેના અર્થમાં બનાવે છે અને તે પછીના વ્યાખ્યાન માં પણ ઉપયોગી થશે જે બે ફંક્શન ના ડિફ્રન્સિએબીલીટી ઉપર હશે અને ખુબજ મહત્વનું કે આપણે પહેલા આ એક વેરીએબલ ના ફંક્શન ની ડિફ્રન્સિએબીલીટી ના આ ત્રણ ખ્યાલો ને સમજવા પડશે જેમની પાસે ડેરિવેટિવ છે અને ત્યારબાદ આ લિનિયર સમીકરણ અને આ 0 લિમિટ લખવાનું જે આપણને ડિફ્રન્સિએબીલીટી આપશે તેથી બે વેરીએબલ ના કિસ્સામા આપણે શું જોશું કે ફક્ત ડેરિવેટીવ્સ છે જ્યાં x ને સંબંધિત આંશિક ડેરિવેટિવ અને y ને સંબંધિત આંશિક ડેરિવેટિવ એ મદદ કરશે નહિ અથવા બે ડિફ્રન્સિએબીલીટી માટે બરાબર થશે નહિ ડિફ્રન્સિએબીલીટી હોવી તે ફક્ત આંશિક ડેરિવેટિવ હોવું તેના કરતા અલગ ખ્યાલ છે છતાં એક વેરીએબલ ના કિસ્સામાં આપણી પાસે ડેરિવેટિવ નું ફંક્શન છે તો ફંક્શન ડિફ્રન્સિએબલ છે અથવા આસપાસ બીજો રસ્તો હશે તેથી તે આગળ ના વ્યાખ્યાન માં હશે અને આ તે સંદર્ભો છે જે આપણે આ વ્યાખ્યાન બનાવવા માટે ઉપયોગમાં લીધેલ છે તમારો ખુબ ખુબ આભાર